તેથી આગળ બ્રાન્ચ નો લોસ છે બરાબર તેથી તે જ રીતે આ પહેલેથી જ મેં તમને કહ્યું છે બરાબર જેમાં મારો અર્થ જો તમે ફક્ત તે બ્રાન્ચ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ લો ફક્ત ઊભા રહો તો હું તમને ફરી એકવાર બતાવીશ તેથી તેવી જ રીતે આ બ્રાન્ચ ૨ નો લોસ છે કારણ કે આગામી ઈટરેશનમાં લોસને ઉમેરવા પડશે બરાબર એ જ રીતે બ્રાન્ચ માટે જ્યારે સેંડિંગ એન્ડ નોડ હશે અને રિસીવિંગ એન્ડ નોડ તેથી તે સમયે કારણ કે ૪ પર અહીં તમારો લોડ છે તે અહીં છે તે લોડ છે તમારો છે બરાબર આ સમાન રીતે લોડ છે અને જો તમે આ બ્રાન્ચની ઇલેક્ટ્રિકલ સમકક્ષ લો છો ધારો કે આ તમારી બ્રાન્ચ છે અને આ તમારી બ્રાન્ચ છે તેથી અહીં તમારી પાસે એક લોડ છે જે તમારો છે બરાબર પરંતુ તે છેલ્લો નોડ છે તેથી તેનાથી આગળ કોઈ અન્ય બ્રાંચો નથી ત્યાં કંઈ નથી તેથી કુદરતી રીતે એ આ એક ની બરાબર હશે તેવી જ રીતે ની બરાબર હશે અને આ બ્રાન્ચ માટે છે આ બ્રાન્ચ ૩ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે બરાબર તેથી તેથી જ અહીં મારે બનાવવું જોઈએ જો તમે ઇચ્છો તો હું તેને કૌંસમાં પણ બતાવી શકું છું પણ કોઈ સમસ્યા નથી પરંતુ મેં તમને કહ્યું છે કે તે પ્રત્યય છે કે નહીં હું કૌંસમાં મૂકી રહ્યો છું તે સમાન છે બરાબર તેથી અને તો ફરીથી આ સમીકરણ માંથી અને તેથી આ સમીકરણ જે સમીકરણ ૬૮ છે તેથી અહીં બધાં મૂલ્યો મૂકવાથી આપણને મળશે એ જ રીતે સમીકરણમાંથી તમારું આ સમીકરણ ૬૯ માંથી બરાબર સમીકરણ ૬૯ માંથી તે સમીકરણ છે તેથી આ સમીકરણમાં બધા મૂલ્યોને મૂકતાં આપણને મળશે તેથી તે વોલ્ટેજના સમીકરણમાંથી તે તે તમારું સમીકરણ ૬૬ હશે આ સમીકરણ બરાબર તેથી અહીં તમે તે આ બધા મૂલ્યો મૂકો તેથી આ તે જ મૂલ્ય છે જે પહેલા ઈટરેશનમાં તમારા વોલ્ટેજની તીવ્રતા હવે બ્રાન્ચ ૩ માં પાવર લોસ તેવી જ રીતે તેથી આ હવે તમારો બ્રાન્ચ ૩નો પાવર લોસ છે આગળ ઇટરેશન ૨ છે હું તે બતાવતો નથી તે બધાના કન્વર્ઝન માપદંડનો તફાવત કારણ કે ફક્ત ૨ ઈટરેશન બતાવવામાં આવેલ છે તેથી ફક્ત ત્યાં શું હશે બરાબર હવે ઇટરેશન ૨ એ જ રીતે તેથી આનો અર્થ એ કે તમારા જે તમે ફકત ઊભા રહો તેનો અર્થ એ કે આ મૂલ્ય છે એ જ રીતે એ જ રીતે ફરીથી તે જ સમીકરણમાંથી તમે ગણતરી કરો એ જ રીતે ફરીથી તે જ રીતે તમે ની ગણતરી કરો બરાબર તેથી તમને નવી વેલ્યુ મળશે તેથી તે વોલ્ટેજનું સમીકરણ તે તેથી તમે અહીં અને ના મૂલ્યો મૂકો તેથી મૂલ્યો જગ્યા એ મૂક્તા આ વોલ્ટેજની તીવ્રતા છે હવે બીજા ઈટરેશનમાં બ્રાન્ચમાં પાવર લોસ સમાન સૂત્ર એ જ રીતે તેવી જ રીતે હવે માટે તમારા માટે દરેક વસ્તુ બરાબર સ્પષ્ટ છે બધા ગાણિતિક સંબંધો બધું સમજાવાયેલ છે તેથી તમારા માટે બધું સ્પષ્ટ છે તે છે એ જ રીતે તેથીતમે ની ગણતરી કરો એ જ રીતે માટે સમીકરણ પહેલાથી જ આપણે જોયું છે કે તમે આ બધા મૂલ્યો મૂક્યા છે

જો તમે આ બધા મૂલ્ય મૂકો તેથી તેથી તેથી તે ૦ ૯૬૫૭૯ આવી રહ્યું છે તેથી બરાબર એ જ રીતે

મેં તેને ફરીથી મૂક્યું નથી અને ફરીથી બતાવ્યુ છે કારણ કે દરેક ડેટા જાણીતો છે ફક્ત તમે તેને મૂક્યો છે અને જુઓ કે પરિણામો સાચા છે કે નહીં બરાબર તેથી તે જ રીતે માટે તે બ્રાન્ચ છે છે એ જ રીતે તેથી તેથી હવે A3 ની ગણતરી કરો આના માટે સમાન સમીકરણ એ જ રીતે ના સમીકરણમાં તમે આ બધી વસ્તુઓ મૂકો છો આ બધી કિંમતોને મૂક્યા પછી તમને મળશે બરાબર તમે આ બધા મૂલ્યો મૂકો તેનો અર્થ એ કે ની તીવ્રતા તે સમીકરણ તેથી તેથી બ્રાન્ચ ૩માં લોસ તેથી તે જ સૂત્ર તેવી જ રીતે તેથી આ તમારુ છે જેને તમે શું કહો છો તમારો બ્રાન્ચ નો લોસ બરાબર હવે તેથી તમે બ્રાન્ચના કુલ લોસની ગણતરી કરી છે જો તમે કુલ રિયલ પાવર લોસની ગણતરી કરો છો તો તે તેથી જો તમે દ્વારા ગુણાકાર કરો છો તો કુલ પાવર લોસ છે એ જ રીતે માટે તેથી આ કિસ્સામાં અને જો તમે તુલના કરો જો તમે તમારી પદ્ધતિ ૧ અને પદ્ધતિ ૨ માટેનાં પરિણામની તુલના કરો છો તો તમે બીજા ઈટરેશન પછી તમે શું કહો છો કેટલો તફાવત અવલોકન કરી શકીએ છીએ બરાબર તેથી આ પદ્ધતિમાં જ્યારે તમે તમારું નો લોસ લો છો અને આ વસ્તુ તમારી અહીં છે જ્યારે તમે આ ઇન્જેક્ટેડ પાવર પદ્ધતિ સબસ્ટેશન પર લઈ રહ્યા છો ત્યારે તે આવી રહ્યું છે મેં તમને તફાવત કહ્યો હતો એટલા માટે સોલ્યુસન સંપૂર્ણપણે કન્વર્જ થતું નથી પરંતુ જો આપણે અહીં લોસ શોધીએ તો તે આવે છે બરાબર પરંતુ આ પદ્ધતિ માં પણ તે વાસ્તવમાં આવી રહ્યું છે પરંતુ હું અહીં પદ્ધતિ તે આવી રહ્યું છે બરાબર એ જ રીતે અહીં તે છે અને તે અહીં છે તો આનો અર્થ એ છે અને તમે જોશો તો તમારી રીતે ખાલી જોશો તો તમે આ બંને પદ્ધતિઓની વોલ્ટેજની તિવ્રતા લેશો આ ઉદાહરણ માટે બીજી પદ્ધતિ પ્રથમ કરતા ઝડપી કનવર્જ થઈ રહી છે પરંતુ આ બીજી પદ્ધતિનો એક ફાયદો એ છે કે આ ગણતરીમાં ત્રિકોણમિતિ પદ નથી અથવા કોમ્પ્લેક્ષ સંખ્યા શામેલ નથી પરંતુ બીજી પદ્ધતિમાં તે એંગલ નું સમીકરણ છે તે સમાન પ્રારંભિક સંબંધોનો ઉપયોગ કરીને પણ મેળવી શકાય છે તે ૨ સમીકરણો આપણે એક સમીકરણ લખ્યું હતું જે મેં લખ્યું તે ૨ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ પણ મેળવી શકીએ છીએ કે તમારો એંગલ તમે તેને શું કહો છો એંગલ સમીકરણ તે આપણે મેળવી શકીએ છીએ પરંતુ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની જેમ વોલ્ટેજ એંગલ એટલો મહત્વનો નથી કારણ કે આપણે જોયું છે કે એંગલનો ફેરફાર ખૂબ જ ખૂબ નાનો છે તેથી જ વોલ્ટેજની તિવ્રતા પૂરતી છે તેથી બીજી પદ્ધતિ તમે શું કહેશો પ્રથમના સંદર્ભમાં વધુ સારી રહેશે કારણ કે જો આપણને ફક્ત વોલ્ટેજની તીવ્રતાની જરૂર હોય પરંતુ સાહિત્યમાં ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે પરંતુ કેટલાક ફાયદા કેટલાક ગેરફાયદા આપણે દરેક પદ્ધતિમાં શોધીશું અહીં પણ આ ઉદાહરણ માટે બીજી પદ્ધતિ પ્રથમ પદ્ધતિ કરતા વધુ સારી છે બરાબર તેની તુલના કરીને વોલ્ટેજની તીવ્રતાની તુલના તમારી જાતે બંનેના બીજા ઈટરેશન પછી કરશો પછી આપણે જાણી શકીશું પરંતુ વિવિધ પદ્ધતિઓનો જુદા જુદા ફાયદાઓ છે કેટલીકવાર આપણને રિયલ પાવરની જરૂર પડે છે અને તમે શું કહો છો કરંટ નો રિયલ અને રિએક્ટિવ ઘટક અન્ય હેતુ માટે જરૂર પડે પરંતુ આ કિસ્સામાં તમે કરંટની તીવ્રતા મેળવશો બરાબર પરંતુ ડેલ્ટા પણ મેળવી શકાય છે પરંતુ તે છે કે તમારે ડેલ્ટા માટે બીજું સમીકરણ લખવું પડશે પરંતુ બીજી પદ્ધતિ માટે તે મેળવ્યું નથી પરંતુ આ ઉદાહરણ માટે જ્યાં સુધી તીવ્રતાની વાત છે તે આ જરૂરી છે મારો મતલબ કે આ તે છે જેને તમે શું કહો છો વોલ્ટેજની તીવ્રતા અને તમારો પાવર લોસ બરાબર જો આ ૨ વસ્તુઓની આવશ્યકતા હોય તો બીજી પદ્ધતિ નો કોઈ ઉપયોગ કરી શકે છે પરંતુ હજી પણ તે નેટવર્કની જટિલતા પર આધારીત છે જે કઈ એક મારો મતલબ કાર્યક્ષમ હશે બરાબર તેથી તે બાબતોની અહીં ચર્ચા થવાની નથી તેથી ૨ તેનો અર્થ એ છે કે લોડ ફ્લો સ્ટડીઝ માટે આપણે ૨ જુદી જુદી ૨ જુદી જુદી પદ્ધતિઓ જોઇ છે લોડ ફ્લો સ્ટડીઝ પદ્ધતિ ૧ અને પદ્ધતિ ૨ માટે બરાબર એક વસ્તુ આપણે નોંધી છે કે આપણે તે ન્યુટન રાફસન પદ્ધતિ દ્વારા કર્યું નથી પરંતુ ક્પ્લડ ન્યુટન રાફસન પદ્ધતિ પણ એટલી જ સારી રીતે કાર્ય કરે છે બરાબર પરંતુ તે કિસ્સામાં ગાણિતિક કાર્યક્ષમતા ક્પ્લડ ન્યુટન રાફસન પદ્ધતિમાં ઓછી હોઈ શકે છે પરંતુ અહીં આપણે નેટવર્કની રેડિયાલિટીનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના આધારે આપણે અલ્ગોરિધમનો બનાવી રહ્યા છીએ તેથી તમારે ૪ બસ અથવા ૫ બસનો દાખલાનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ અને વસ્તુઓ કેવી રીતે ઉકેલી શકાય છે તે જોવી જોઈએ હવે બીજી વાત એ છે કે રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની તે વોલ્ટેજ સ્ટેબિલીટી બરાબર તેથી વોલ્ટેજ આ ખરેખર થોડી અનુભૂતિ છે જે હું તમને તે વોલ્ટેજ સ્ટેબીલિટી સંબંધિત આપું છું બરાબર તેથી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ તેથી વોલ્ટેજ સ્ટેબીલિટી સમસ્યા સામાન્ય રીતે ભારે તણાવપૂર્ણ સિસ્ટમમાં થાય છે બરાબર ફક્ત ભારે લોડેડ સિસ્ટમ જ્યારે તે વિક્ષેપના લીધે વોલ્ટેજ પતન તરફ દોરી જાય છે વિવિધ કારણોથી શરૂ થઈ શકે છે ત્યાં વિવિધ પ્રકારના કારણો ના લીધે અંતર્ગત સમસ્યાઓ છે પાવર સિસ્ટમની અંતર્ગત નબળાઇના લીધે છે તેથી ટ્રાન્સમિશન નેટવર્ક અને પાવર ટ્રાન્સફર લેવલની તાકાત ઉપરાંત વોલ્ટેજ પતન માટે ફાળો આપતા પરિબળો એ જનરેટર રિએક્ટિવ પાવર વોલ્ટેજ કંટ્રોલ મર્યાદા છે જે આ ક્યારેક સમસ્યા કરે છે લોડ લાક્ષણિકતાઓ અલબત્ત તમે જે પણ લોડ ફ્લોનો અભ્યાસ કર્યો છે તે આપણે લોડને અચલ પાવર તરીકે લીધેલ છે પરંતુ લોડની જુદી જુદી લાક્ષણિકતાઓ છે બરાબર અને રિએક્ટિવ પાવર વળતરના ઉપકરણોની લાક્ષણિક્તાઓ આપણે વિવિધ રિએક્ટિવ પાવર વળતર ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ બરાબર ફેક્ટ્સ ઉપકરણો સામેલ છે અલબત અને વોલ્ટેજ નિયંત્રણ ઉપકરણોની ક્રિયા શામેલ કરો જેમ કે તમારુ અન્ડર લોડ ટેપ ચેન્જર્સ બરાબર તેથી ધારો કે વોલ્ટેજ નીચે જતો હોય તો તમારે ટ્રાન્સફોર્મરની ટેપને બદલવી પડશે જેમ કે વોલ્ટેજ ચોક્કસ સ્તર સુધી વધારી શકાય બરાબર તેથી ત્યાં ઘણા પરિબળો સંકળાયેલા છે જે નેટવર્કની વોલ્ટેજ સ્ટેબિલીટીની સાથે છે તેથી સામાન્ય રીતે તે વોલ્ટેજ પતન થવાની પ્રક્રિયા બરાબર જેના દ્વારા વોલ્ટેજ અસ્થિરતા સાથેની ઘટનાઓનો ક્રમ પાવર સિસ્ટમના નોંધપાત્ર ભાગને ઓછી અસ્વીકાર્ય વોલ્ટેજ પ્રોફાઇલ તરફ દોરી જાય છે બરાબર તેથી તમે શોધેલો પાવર સિસ્ટમનો એક ભાગ કે તમારો વોલ્ટેજ તમે શું કહો છો તે વોલ્ટેજ અસ્વીકાર્ય છે કારણ કે તે ખૂબ જ ઓછો છે બરાબર તેથી તે પ્રક્રિયા છે જેના દ્વારા વોલ્ટેજ અસ્થિરતા સાથેની ઘટનાઓનો ક્રમ પાવર સિસ્ટમના નોંધપાત્ર ભાગને ઓછો અસ્વીકાર્ય વોલ્ટેજ પ્રોફાઇલ તરફ દોરી જાય છે વિશ્વમાં વોલ્ટેજ પતન થવાના ઘણા ઉદાહરણો છે પરંતુ હું તે સૂચિ લાવ્યો નથી ત્યાં ઘણા બધા છે પરંતુ આધુનિક પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સતત વધતી લોડ માંગ સાથે દબાણ કરવામાં આવે છે કારણ કે પાવર સિસ્ટમમાં લોડ ડિમાન્ડ વધી રહી છે તેનો અર્થ એ છે કે ડિસ્ટ્રિબ્યુશનની બાજુ પર કે લોડ માંગ વધી રહી છે બરાબર તેથી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં પણ દરરોજ નીચલાથી ઉપરના લોડના સ્તરમાં નોંધપાત્ર ફેરફારનો અનુભવ થાય છે બરાબર તેથી તે શું છે તમારું તમે તેને શું કહો છો તે લોડ વધી રહ્યો છે તેથી જો લોડ વધે છે તો કુદરતી રીતે વોલ્ટેજની તીવ્રતા ઓછી થશે તેથી વોલ્ટેજ ધીમે ધીમે ઘટશે તેથી તે પછી આપણે કંઈક જોવાનો પ્રયત્ન કરીશું પરંતુ જુઓ આ એક ઈટરેટિવ પ્રક્રિયા છે તેથી ફક્ત હું તમને વોલ્ટેજ પતન થવા વિશે થોડો ખ્યાલ આપીશ બરાબર અને તે તેનો અર્થ એ છે કે પદ્ધતિ ૨ માટેનું સમીકરણ ૬૫ ફક્ત આપણે અહીં વાપરીશું કારણ કે આપણે તમારા વોલ્ટેજની તિવ્રતાની દ્રષ્ટિએ શોધવાનો પ્રયત્ન કરીશું બરાબર તેથી તે કિસ્સામાં તે સમીકરણ ૬૫ ને લખી શકાશે આ સમીકરણ ફરીથી લખવાનું આનો ક્રમાંક શું છે ૭૪ બરાબર આ તે છે જેને તમે શું કહો છો તમારું તે પદ્ધતિ ૨નું લોડ ફ્લો સમીકરણ બરાબર તેથી આ સમીકરણ આમ લખી શકાશે તમારું આ સમીકરણ ૭૫ છે હવે સામાન્ય રીતે આ સમીકરણ સામાન્યકૃત કરી શકાય છે તેથી ને બદલે આપણે કરીશું કારણ કે આ આ સમીકરણ આવ્યું છે કારણ કે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની બ્રાન્ચ એકની ઇલેક્ટ્રિક સમકક્ષ તેથી ને બદલે આપણે બનાવીશું કારણ કે અને બ્રાન્ચ માટે તેથી આપણે સામાન્ય બનાવીશુ આપણે અથવા ની જગ્યાએ આપણે લખીશું

આ સમીકરણ ૭૬ છે બરાબર હવે તમે ધારો છો કે ચાલો આ સમીકરણ ૭૭ અને આ સમીકરણ ૭૮ છે બરાબર જો તમે આવું કરો છો તો આ સમીકરણ આ સમીકરણ બને છે આ સમીકરણ ખરેખર બને છે તેથી આ સમીકરણથી તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં ખરેખર 4 રુટ છે તે જોવા મળે છે કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ પ્રાપ્ત કરવા આપણી પાસે ૪ ઉકેલો છે તેથી આ ખરેખર ના સ્કેવરનું ક્વાડ્રેટીક સમીકરણ છે ઉદાહરણ તરીકે જો તમે ધારો આ તરીકે લખી શકાય છે તેથી આ સમીકરણ ખરેખર નું કવાડ્રેટીક સમીકરણ છે પરંતુ તેનો અર્થ એ કે તે બરાબર છે તે નું તમારું કવાડ્રેટીક સમીકરણ છે બરાબર તેથી જો તમે આ સમીકરણને સોલ્વ કરશો તો તમને વિવિધ ૪ રુટ મળશે પહેલું રુટ ૧ ભાગ્યા રુટ ૨ છે આ લોડ ફ્લો અભ્યાસ દરમિયાન દર્શાવવામાં આવ્યું નથી આપણે અહીં ફક્ત સંભવિત ઉકેલો લીધા છે હું સમજાવીશ શા માટે અન્ય ૩ સોલ્યુશન્સ શક્ય ઉકેલો નથી બરાબર રુટ ૧ ભાગ્યા રુટ ૨ કૃપા કરીને આ કવાડ્રેટિક સમીકરણને સોલ્વ કરો અને આ બધી કિંમતો મેળવો હું સીધા જ બધા ઉકેલો લખી રહ્યો છું પરંતુ તમને મળે છે તે કવાડ્રેટીક છે કારણ કે V m ૨ નો સ્કેવર તમને મળે છે બરાબર ૧ આ એક છે ૨ બીજુ સોલ્યુશન છે ૩ બીજુ સોલ્યુશન છે અને ૪ આ ખરેખર જે પણ શક્ય ઉકેલ છે જેનું સમીકરણ આપણે તેને જુદા જુદા સ્વરૂપમાં મૂકી દીધું છે પરંતુ આ સમીકરણનો ઉપયોગ આપણે લોડ ફ્લો અધ્યયનની બીજી પદ્ધતિ માટે કર્યો છે તેથી તે છે તેથી તેનો અર્થ એ કે પછી આ પહેલા ૩ ઉકેલો ખરેખર અયોગ્ય ઉકેલો છે તે નથી જેને તમે શું કહો છો કે આ ફક્ત આ જ એક શક્ય ઉકેલ છે શા માટે હવે જુઓ જ્યારે તમે ડેટા માટે વાસ્તવીક ડેટા લો છો અને ત્યારે અને વોલ્ટેજ બધા પર યુનિટમાં વ્યક્ત થાય છે તે હંમેશા પોજીટિવ છે બરાબર તેનો અર્થ એ કે તમારું હંમેશા પોજીટીવ રહેશે કારણ કે આ વોલ્ટેજ એકની આસપાસ રહેશે બરાબર પરંતુ આ પદ ની તુલનામાં ખૂબ નાનું છે અને આ પદ પણ ની તુલનામાં પણ ખૂબ જ નાનું છે કારણ કે આ બીજી ટર્મ આ એક ખરેખર પર યુનિટમાં છે તે છે તેમનો ગુણાકાર પણ ખૂબ નાનો છે તેથી તેથી જ તે સમીકરણ છે તે સમીકરણ ૭૮ છે તેથી આ કારણ કે આ પદ ખૂબ જ નાનું છે તેથી તેનો અર્થ એ કે આ ઉકેલ એક અને ઉકેલ બે લગભગ 0 હશે બરાબર બાદબાકીની સાઇન પણ અયોગ્ય છે બરાબર પરંતુ હજી પણ તે પહેલા એક અને બે તે ૦ બની રહ્યા છે ત્રીજા પદમાં ત્યાં માઇનસ સાઇન છે તેથી વોલ્ટેજની તિવ્રતા નેગેટિવ ના હોઈ શકે તો આ પણ કાઢી નાખેલ છે ફક્ત છેલ્લું એક ચોથું એ તમારો શક્ય ઉકેલ છે જેને તમે શું કહો છો શક્ય ઉકેલો કહો છો બરાબર તેથી આ પદ તેથી જ જ્યારે તમે ગણતરી કરી રહ્યા હોય ત્યારે બે પદો જાણો છો એક નેગેટિવ હતું બીજું તમારું તમે શું કહો છો તિવ્રતા મુજબ ખૂબ જ નજીક હતા અહીં પણ તર્ક સમાન છે બરાબર તેથી આ પદ અને આ પદ વધુ અથવા ઓછા આ પદ અને આ પદ વધુ કે ઓછા અંશે તે સમાન છે બરાબર પરંતુ કોઈપણ રીતે તેથી આ ચોથો ઉકેલ એ શક્ય ઉકેલ છે બરાબર તેથી અહીં પહેલા ૨ ના ઉકેલો શક્ય નથી તેનો અર્થ એ કે આ ઉકેલ ખરેખર આ રિસીવિંગ એન્ડ વોલ્ટેજનો ઉકેલ છે તેથી આમાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી આ ખરેખર છે તમે જેને શું કહો છો સમીકરણ ૭૯ નો ઉકેલ તેથી ૭૯ નો ઉકેલ એક જ છે તેનો અર્થ એ કે જો આ જે પણ ઉકેલ આપણને મળે છે તે સમીકરણ ૭૯ તો ત્યાં એક જ ઉકેલ છે કારણ કે તેનો એક જ ઉકેલ છે આ સમીકરણમાં ફક્ત એક જ શક્ય ઉકેલ છે જેનો ઉકેલ એક જ છે બરાબર તેથી આ ખરેખર મેં તેને આ વરઝનમાં મૂક્યું છે પરંતુ ફક્ત આ વરઝનનો ઉપયોગ મેં લોડ ફ્લો અભ્યાસની બીજી પદ્ધતિ માટે કર્યો છે તેથી આ સમીકરણ ૮૦ છે આભાર